તેથી આ વ્યાખ્યાનમાં આપણે કેટલીક અલ્ગોરિધમિક તકનીકો જોઈશું જેનો ઉપયોગ તમે ડિઝાઇનમાં વીજળીના વિસર્જનને ઘટાડવા માટે કરી શકો છો તેથી જ્યારે તમે અલ્ગોરિધમિક તકનીક કહો છો ત્યારે તેનો અર્થ એ છે કે આપણે સંભવત સંશ્લેષણ હાથ ધર્યું નથી આપણે ડિઝાઇનને કાર્યાત્મક દ્રષ્ટિકોણથી અથવા વર્તણૂકીય દૃષ્ટિકોણથી જોઈ રહ્યા છીએ આપણે હજી સુધી ડિઝાઇન હાથ ધરવાની બાકી છે તે સ્તરે પણ આપણે સંખ્યાબંધ સાહજિક તકનીકોનો ઉપયોગ કરી શકીએ છીએ જે જો તમે અનુસરો છો તો અમને પછીથી અંતિમ સર્કિટ આપે તેવી અપેક્ષા છે તે વીજળીના વિસર્જનની દ્રષ્ટિએ સારી રહેશે આમાંની ઘણી પદ્ધતિઓ જેની આપણે ચર્ચા કરીશું તે વાસ્તવમાં ડિઝાઇન અનુભવમાંથી બહાર આવે છે તેથી અનુભવ ડિઝાઇનરો જાણે છે કે જો હું આ રીતે મારું ઇનપુટ સ્પષ્ટીકરણ બદલીશ તો મારું અંતિમ સર્કિટ પાવર વપરાશ અને કેટલીક અન્ય લાક્ષણિકતાઓની દ્રષ્ટિએ વધુ સારું રહેશે તેથી આપણે અહીં કેટલીક અલ્ગોરિધમિક સ્તરની તકનીકો જોઈએ છીએ તેથી જેમ મેં કહ્યું હતું કે આ તકનીકો અલ્ગોરિધમિક સ્તરે કેટલાક ફેરફારોનો ઉપયોગ કરવાનો પ્રયાસ કરે છે તેથી આપણે હજી સુધી ડિઝાઇન બનાવી નથી ફરીથી આ પદ્ધતિઓ ખૂબ સામાન્ય ન હોઈ શકે તે બધી ડિઝાઇન પર લાગુ ન પણ હોય પરંતુ ઘણી બધી ડિઝાઇન માટે જે સામાન્ય રીતે દેખાય છે તમે તેનો ઉપયોગ કરી શકો છો ઉદાહરણ તરીકે આપણે દ્વિસંગી કાઉન્ટરની ડિઝાઇનના સંદર્ભમાં આ અભિગમોનું વર્ણન કરીશું ઓછા પાવર માટે આપણે કેવી રીતે કાર્યક્ષમ રીતે સ્ટેટ એન્કોડિંગ કરી શકીએ છીએ અને પછી FSM માં મર્યાદિત સ્ટેટ મશીનો અને ક્લોક ગેટિંગ માટે સ્ટેટ એન્કોડિંગ કેવી રીતે કરી શકીએ તમે જુઓ છો FSM માં ક્લોક ગેટિંગ કંઈક ખૂબ જ રસપ્રદ છે તેથી જે પણ ક્લોક ગેટિંગ પદ્ધતિઓ વિશે આપણે વાત કરી અને જોયું આપણે કહ્યું કે સારી રીતે મારી પાસે કાર્યાત્મક બ્લોકનું સર્કિટ છે મેં એ શોધવાનો પ્રયત્ન કર્યો કે તે બ્લોકનો ઉપયોગ થઈ રહ્યો છે કે નહીં જો તેનો ઉપયોગ ન થાય તો હું ઘડિયાળ બંધ કરું છું હું તેના માટે ગેટનો ઉપયોગ કરું છું પણ હવે હું કહું છું કે સારી રીતે મેં મારી સર્કિટ ડિઝાઇન કરી નથી મને ખબર નથી કે મારી સર્કિટ શું છે મારી પાસે માત્ર મારા મર્યાદિત સ્ટેટ મશીનો વિસ્તૃત વિગતવર્ણન છે સ્ટેટ સંક્રમણ આકૃતિ હોઈ શકે છે ફક્ત સ્ટેટ સંક્રમણ આકૃતિને જોઈને હું આગાહી કરી શકું છું કે આ તે સ્થાનો છે જ્યાં હું મારી ઘડિયાળ બંધ કરવા માંગુ છું તેથી બિનજરૂરી સ્ટેટ સંક્રમણ ટાળવામાં આવે છે આ વિચાર છે તેથી ચાલો દ્વિસંગી કાઉન્ટર્સ માટે સ્ટેટ એન્કોડિંગ થી પ્રારંભ કરીએ તેથી અહીં મેં કહ્યું તેમ આપણે સર્કિટ સ્તરે કામ કરી રહ્યા નથી તેથી આપણે ઘણા ઉંચા સ્તરે ડિઝાઇન સ્પષ્ટીકરણ જોઈ રહ્યા છીએ અને યોગ્ય સ્ટેટ એન્કોડિંગનો ઉપયોગ કરીને આપણે આ ઉચ્ચ સ્તરની પણ સ્વિચિંગ પ્રવૃત્તિને ઘટાડવામાં સક્ષમ છીએ તો આપણે જે અભિગમ જોઈ રહ્યા છીએ તે શું છે જ્યારે તમે કાઉન્ટર ડિઝાઈન કરો છો ત્યારે તમે સામાન્ય રીતે જુઓ છો જે આપણે પહેલા આપણાં અભ્યાસક્રમમાં શીખ્યા છીએ જે પાઠ્યપુસ્તકમાં પણ ઉપલબ્ધ છે પ્રથમ તેઓ દ્વિસંગી કાઉન્ટર્સ એક કાઉન્ટર વિશે વાત કરે છે તે દ્વિસંગી ક્રમ 1 2 3 4 માં ગણાય છે જ્યાં ગણતરી મૂલ્યો દ્વિસંગીમાં ઉત્પન્ન થાય છે તેથી આવી ઘણી ડિઝાઇન પદ્ધતિઓ છે જે તમને કેટલાક અભ્યાસક્રમોમાં શીખવવામાં આવી છે તે પરીક્ષણ પુસ્તકોમાં ઉપલબ્ધ છે હવે આ ડિઝાઇન પદ્ધતિઓ તેઓ સર્કિટને ગેટ્સઓની સંખ્યા અથવા વિલંબ વગેરેના સંદર્ભમાં ઓપ્ટિમાઇઝ કરવાનો પ્રયાસ કરે છે પરંતુ ઘણીવાર તેઓ વીજળીના વિસર્જનના મુદ્દા પર ધ્યાન આપતા નથી એકવાર તમે કાઉન્ટર ડિઝાઈન કરો તે પછી કઈ પ્રકારની ડિઝાઇન તમને સિગ્નલ સંક્રમણોની ઓછી સંખ્યા આપી શકે છે સારું મેં કહ્યું આપણે હજુ કાઉન્ટર ડિઝાઇન કર્યું નથી આપણે હજુ પણ વૈચારિક સ્તરે અથવા સ્પષ્ટીકરણ સ્તર પર જોઈ રહ્યા છીએ તેથી આપણે જે કહી રહ્યા છીએ તે એ છે કે સીધા દ્વિસંગી કોડનો ઉપયોગ કરવાને બદલે આપણે સંકેતો માટે યોગ્ય કોડિંગનો ઉપયોગ કરીએ છીએ જો આપણે તે કરી શકીએ તો આ સ્વિચિંગ પ્રવૃત્તિને ઘટાડવામાં મદદ કરી શકે છે તમે સામાન્ય રીતે જે કાઉન્ટરોનો ઉપયોગ કરો છો જેનો આપણે ઘણી એપ્લિકેશન્સમાં ઉપયોગ કરીએ છીએ તેઓ ચોક્કસ ક્રમમાં 0 1 2 3 4 જેવા નંબરોની ગણતરી કરે છે આ પ્રકારની એપ્લિકેશન્સ માટે આપણે ગ્રે કોડ એન્કોડિંગ નામની એન્કોડિંગ નો ઉપયોગ કરી શકીએ છીએ આ તમને સિગ્નલ સંક્રમણો ઘટાડવાના સંદર્ભમાં કેટલાક સારા ગુણધર્મો આપી શકે છે હવે ચાલો સમજીએ કે ગ્રે કોડ શું છે આ કોષ્ટકમાં આપણે કાઉન્ટર બાઈનરી કાઉન્ટરમાં ગણતરીના મૂલ્યોમાંથી 3 બીટ રજૂઆતના ઉદાહરણ તરીકે બતાવી રહ્યા છીએ 3 બીટ કાઉન્ટરમાં દશાંશ સંખ્યાઓ જુઓ 0 થી 7 સુધીની હશે તેથી કાઉન્ટર 0 1 2 4 થી 7 સુધીની ગણતરી કરશે અને ફરીથી 0 પર પાછા આવશે આ દ્વિસંગીની જેમ 0 1 2 3 4 આની જેમ હવે જો આપણે આ ગણતરી મૂલ્ય ક્રમિક ગણતરી મૂલ્યો પર નજર કરીએ તો જુઓ હવે આપણે કંઈક અંશે પાવરથી વાકેફ છીએ આપણે આપણા માથાના પાછળના ભાગમાં વિચારી રહ્યા છીએ તે સારી રીતે જોઈએ કે કેટલા સંક્રમણો થઈ રહ્યા છે ચાલો ગણતરી 0 થી 1 સુધી જોઈએ ત્યાં એક સંક્રમણ છે 1 થી 2 સુધી છેલ્લા 2 બીટમાં 2 સંક્રમણો છે 2 થી 3 સુધી એક સંક્રમણ છે 3 થી 4 તે ખૂબ જ ખરાબ છે બધા 3 બિટ્સ બદલાઇ રહ્યા છે 4 થી 5 1 સંક્રમણ 5 થી 6 2 સંક્રમણ 6 થી 7 1 અને ફરીથી 7 થી 0 બધા 3 સંક્રમણો તેથી અહીં તમે લઘુત્તમ જોઈ શકો તેમ આપણી પાસે એક સંક્રમણ છે મહત્તમ આપણે બધા બિટ્સ બદલી શકીએ છીએ તેથી વૈકલ્પિક ગ્રે કોડ એન્કોડિંગમાં આપણે ગણતરી મૂલ્યોને એવી રીતે એન્કોડ કરી રહ્યા છીએ કે ક્રમિક ગણતરીઓમાં એક સમયે માત્ર એક બીટ બદલાઈ રહ્યો છે બરાબર તે ગ્રે કોડની મિલકત છે તેથી તમે જુઓ છો કે દશાંશ સંખ્યાઓનો ગ્રે કોડ આ રીતે વ્યાખ્યાયિત કરવામાં આવ્યો છે 0 0 0 0 0 1 0 1 1 0 1 0 આની જેમ તમે જુઓ બરાબર એક બીટ એક ગણતરીથી બીજામાં બદલાઈ રહી છે 1 0 0 પાછા 0 0 0 બરાબર આ ગ્રે કોડનો ફાયદો છે તેથી હવે સાહજિક રીતે જો આપણે ગ્રે કોડ માટે કાઉન્ટર ડિઝાઈન કરીને ખૂબ જ શરૂઆતમાં શરૂ કરીએ તો તે આપણને વધુ કાર્યક્ષમ હશે તેવું સર્કિટ આપે તેવી અપેક્ષા છે સ્વાભાવિક રીતે સિગ્નલ ટ્રાન્ઝિશનની સંખ્યા પાવર ડિસીપેશનના સંદર્ભમાં ઓછી હશે તેથી 2 બીટ દ્વિસંગી કાઉન્ટર માટે માત્ર થોડા અવલોકનો ગણતરી મૂલ્યો 0 0 0 1 1 0 1 1 અને પાછા 0 0 હશે તેથી 4 ઘડિયાળ ચક્રમાં 6 માંથી સંક્રમણો છે જેમ કે 0 0 0 1 એક સંક્રમણ છે 1 થી 2 ત્યાં 2 સંક્રમણ છે આમાં 1 અને 1 1 થી 0 0 અન્ય 2 તેથી 1 2 1 2 કુલ 6 તેથી 4 ઘડિયાળ ચક્રમાં તમારી સરેરાશ 1 5 માં ઘડિયાળ દીઠ સંક્રમણો એક છે પરંતુ જો તમારી પાસે 2 બીટ ગ્રે કોડ કાઉન્ટર હોય તો ગણતરી મૂલ્યો આની જેમ 0 0 0 1 1 1 અને 1 0 પાછા 0 0 હશે તેથી દરેક સંક્રમણ માટે એક બીટ બદલાઈ રહ્યો છે તેથી 4 ઘડિયાળોમાં 4 સંક્રમણોનો અર્થ થાય છે કે ઘડિયાળ દીઠ એક સંક્રમણ તેથી સરેરાશની દ્રષ્ટિએ તમે જોઈ શકો છો કે ગ્રે કોડ કાઉન્ટર ઘડિયાળ દીઠ સંક્રમણોની સંખ્યામાં 50 ટકા વધુ કાર્યક્ષમ છે તેથી જ્યારે તમે સર્કિટ ડિઝાઇન કરો છો ત્યારે અપેક્ષિત રીતે ગ્રે કોડ કાઉન્ટર પાવરની દ્રષ્ટિએ વધુ કાર્યક્ષમ હશે તેથી મેં હમણાં જ આ કાઉન્ટરની ડિઝાઇન બતાવી છે સામાન્ય બાઈનરી એન્કોડિંગ સાથે આ એક સરળ 2 બીટ કાઉન્ટર છે તેથી ગણતરીના મૂલ્યો તે 0 0 0 1 1 0 1 1 જઈ રહ્યા છે આગામી સ્ટેટ્સ આ હશે તેથી અહીં મેં નાનુંકરણ કર્યું નથી તમે નાનુંકરણ પણ કરી શકો છો અહીં આ કારણેab અથવા ab ઠીક છે પરંતુ b આ છેab કે abજો તમે b સામાન્ય લઇરહ્યા છો તો રહેશેa અથવા a અથવા તે માત્ર b હશે તેથી આ ઘટાડી શકાય છે પરંતુ ઇનપુટ્સથી આઉટપુટ સુધી વિલંબને સંતુલિત કરવાને કારણે આને બિન ન્યૂનતમ રાખવામાં આવ્યું છે કેટલીકવાર ઓછી પાવરની ડિઝાઇન માટે આપણે તે કરીએ છીએ પરંતુ અહીં સંક્રમણોની સંખ્યા છે જેમ મેં કહ્યું હતું કે આ રીતે 4 ઘડિયાળ ચક્રમાં લગભગ 6 6 સંક્રમણો હશે હવે ગ્રે કોડ માટે સ્ટેટ ટેબલ બદલાશે ગ્રે કોડ માટે ફેરફારો 0 0 0 1 1 0 અને 1 1 તેથી છે મારા કાર્યો આના જેવું હશેab અથવાab તેથી જો તમે ઓછામાં ઓછું તે માત્ર હશેb ab અથવાab જો આપણે ઘટાડીએ તો આ માત્ર હશેa પરંતુ જો આપણે તેને આ અથવા વિલંબ સંતુલિત જેમ રાખવા માંગો તો તમે તેને પણ આ જેમ રાખી શકો છો તેથી વિચાર એ છે કે જો તમે ગ્રે કોડ કાઉન્ટર ડિઝાઇન કરવા માંગતા હો તો આનાથી ઘણી ઓછી સંખ્યામાં સંક્રમણો થવાની અપેક્ષા છે કારણ કે ગણતરીમાં બરાબર એક ઇનપુટ બદલાશે તેથી અન્ય ઇનપુટ્સ કોઈપણ સંક્રમણને ટ્રિગર કરશે નહીં આ ફાયદો છે તેથી માત્ર 3 બીટ કાઉન્ટર માટે હું સમગ્ર સ્ટેટમાં દ્વિસંગી માટે સરખામણી કરી રહ્યો છું તેથી કેટલા સંક્રમણો થઈ રહ્યા છે કે મેં હમણાં જ 0 થી 1 1 1 થી 2 નો ઉલ્લેખ કર્યો છે તેવી જ રીતે 7 થી 0 3 તેથી સરેરાશ જો તમે સરેરાશ લો છો તો ઘડિયાળ દીઠ સરેરાશ સંક્રમણ 1 75 આવે છે પરંતુ દરેક સંક્રમણ માટે ગ્રે કોડ કાઉન્ટર માટે એક ટોગલ છે તેથી ઘડિયાળ દીઠ સરેરાશ સંક્રમણો માત્ર એક જ છે બરાબર આ અહીં એક રસપ્રદ અવલોકન છે 75 ટકા વધુ ટોગલ હવે સામાન્ય રીતે જો તમે n બીટ કાઉન્ટર ડિઝાઇન જુઓ બાઈનરી કાઉન્ટર માટે જો તમે સાદી ગણતરી કરો તો ટોગલ્સની સંખ્યા આ પ્રમાણે ગણી શકાય તેથી એક સરળ કેસ જો તમે પહેલાથી જ જોવા માટે તમે જોઈ હોય તો 3 બીટ કાઉન્ટર તે કેટલી 3 4 6 7 10 14 14 તેથી તે છે 14 તેથી આ સરળ આ અભિવ્યક્તિ ટૉગલ સંખ્યા આપે છે પરંતુ ગ્રે કોડ કાઉન્ટર માટે દરેક સંક્રમણમાં માત્ર એક જ છે કારણ કે ત્યાં 2 પાવર n કુલ સંક્રમણ છે કુલ ટોગલ્સ પણ 2 પાવર n હશે તેથી જો તમે ટી ગ્રેનો ગુણોત્તર ટી બાઈનરીથી વિભાજિત કરો તો આ અંદાજે 0 5 જેટલો થાય છે કારણ કે n મોટું થાય છે તેથી તે 50 ટકા ઓછા સંક્રમણો છે તેથી આ કોષ્ટક આ બતાવે છે તેથી જેમ જેમ બિટ્સની સંખ્યા વધે છે તેમ આ ગુણોત્તર 0 5 ની નજીક આવે છે તેથી 6 બીટ કાઉન્ટર માટે તે 0 5079 છે જેમ તે અનંત તરફ વલણ ધરાવે છે તે બરાબર 0 5 હશે તેથી ગ્રે કોડ એન્કોડિંગ નો ઉપયોગ કરીને પાવર ઘટાડવા માટે કાઉન્ટર માટે આ સામાન્ય રીતે ઉપયોગમાં લેવાતી ડિઝાઇન તકનીકોમાંની એક છે હવે ચાલો મર્યાદિત સ્ટેટ મશીનો પર આવીએ તમે જુઓ છો કે જ્યારે પણ આપણે કોઈપણ પ્રકારની સર્કિટ માટે કંટ્રોલર ડિઝાઇન કરીએ છીએ ત્યારે સૌથી પહેલા આપણે સ્ટેટ સંક્રમણ આકૃતિ દોરીએ છીએ આ તમને જોઈએ છે અને આ સ્ટેટ સંક્રમણ આકૃતિમાંથી આપણે મારા સર્કિટને સંશ્લેષણ અથવા ડિઝાઇન કરવાનો પ્રયાસ કરીએ છીએ તેથી ચાલો આપણે એક ઉદાહરણ લઈએ ધારો કે મારી પાસે આના જેવું સ્ટેટ સંક્રમણ છે ત્યાં 3 સ્ટેટ્સ અને આ ધાર છે આ અહીં એક તીર છે આ ધાર કેટલાક સંકેત સંભાવનાઓ 0 3 સાથે ચિહ્નિત થયેલ છે આ સંક્રમણોની સંભાવના સૂચવે છે હું માની રહ્યો છું કે જ્યારે મેં મારું FSM ડિઝાઇન કર્યું છે ત્યારે મેં પહેલેથી જ કેટલાક વાસ્તવિક જીવનના ડેટાના આધારે કેટલાક સિમ્યુલેશન વિશ્લેષણ કર્યા છે અને શોધી કા્યું છે કે દરેક સંક્રમણની શક્યતા કેટલી છે અથવા વળાંક આવી રહ્યા છે તેથી મારી પાસે કેટલાક સંભાવના મૂલ્યો છે હું માનું છું કે આ મારી સાથે ઉપલબ્ધ છે તેથી સૌથી વધુ લેવામાં આવતી સંક્રમણો કઈ છે તેથી આ સંખ્યાઓ અહીં 0 1 બતાવવામાં આવી છે કહો કે આ સ્ટેટમાંથી આ સ્ટેટમાં રહેવાની સંભાવના 60 ટકા છે અને અહીં આવવાની સંભાવના 40 ટકા છે આ સ્ટેટમાંથી અહીં 60 ટકા અહીં 30 ટકા અને 10 ટકાથી આ તીર બતાવવામાં આવતું નથી અહીં એક તીર છે અહીં એક તીર છે તેથી જ્યારે તમે ડિઝાઇન કરો છો ત્યારે તમે પ્રથમ પગલામાં કેટલાક સ્ટેટ એન્કોડિંગ કરો છો દ્વિસંગી સંખ્યા દ્વારા તમે જે સ્ટેટ્સને એન્કોડ કરો છો તે દરેકનો અર્થ થાય છે ચાલો કહીએ કે હું 0 0 1 1 0 1 આપું છું 1 અને 0 0 2 બિટ્સ બદલાય છે અને કુલ સંભાવના શું છે એક 0 3 અન્ય 0 4 છે આ 2 ધાર ત્યાં 0 4 વચ્ચે છે અને એક 1 1 અને 0 1 1 બીટ બદલાવ વચ્ચે અને 0 0 અને 0 1 1 બીટ બદલાવ વચ્ચે છે તેથી અહીં કુલ સંભાવના અહીં 0 1 અને અહીં 0 1 વત્તા 0 તેથી કુલ ભારિત રકમ 1 6 છે ધારો કે હું મારું સિગ્નલ એન્કોડિંગ બદલીશ હું આ 0 1 બનાવું છું આ 0 0 કરું છું આ 1 કરું છું તેથી મેં ખરેખર શું કર્યું છે જે સ્ટેટ્સ વચ્ચે મોટાભાગના સંક્રમણો થાય છે મેં તેમને સિંગલ બીટ સંક્રમણ 0 0 અને 0 1 હોવા માટે એન્કોડ કર્યા છે પરંતુ અહીં તે 2 છે તેથી હવે 0 3 વત્તા 0 4 વત્તા 0 1 છે આ એક છે આ અને 2 આ અને આ 0 1 ની વચ્ચે છે તેથી હવે હું જોઈ સરેરાશ ખૂબ ઓછી 1 0 બની રહ્યું છે તેથી પણ fsm સ્તરે હું હજુ સુધી સરકીટ દ્વારા ડિઝાઇન નથી તેથી હું એવી રીતે જેમ કે સંકેત સંક્રમણો ભારાંક રકમ ઘટાડી નહીં મારા સ્ટેટ એન્કોડિંગ નો ઉપયોગ કરી શકો છો હું આ કરુ છું તો તે ઈચ્છિત છે કે જ્યારે હું આખરે સર્કિટ રચના માટે આવે છે તે એક સર્કિટ જે સંકેત સંક્રમણો ઓછા નંબર બનાવવામાં પરિણમશે આ તમામ સ્થાપત્ય અથવા ઓલ્ગરિધમક સ્તર અથવા ઉચ્ચ સ્તર ડિઝાઇન યુકિતઓ તમે કહી શકો છો ફરી આપણે FSM ના સ્તરમાં ક્લોક ગેટિંગ પર આવીએ સારી રીતે મર્યાદિત સ્ટેટ મશીનનો વિચાર કરોતમે જાણો છો કે મૂર મશીન અને મીલી મશીન 2 પ્રકારના મશીનો છે તેથી મૂર મશીનમાં આઉટપુટ માત્ર સ્ટેટ વેરિયેબલ્સ પર નિર્ભર કરે છે પરંતુ મેલી મશીનમાં તેનાથી વિપરીત આઉટપુટ માત્ર સ્ટેટ પર જ નહીં પણ હાલના ઇનપુટ પર પણ આધાર રાખે છે પરંતુ ચાલો આપણે અહીં મૂર મશીન પર ધ્યાન કેન્દ્રિત કરીએ તેથી મૂર મશીન આગામી સ્ટેટ ફક્ત આ સ્ટેટ પર આધાર રાખે છે જ્યાં તમે છો તેથી તે ઇનપુટ પર આધારિત નથી તેથી આઉટપુટ સ્ટેટ પર આધાર રાખે છે પરંતુ ઇનપુટ સંક્રમણ ઇનપુટ પર આધાર રાખે છે તો ચાલો કહીએ તેથી મારી પાસે એક નાનું FSM છે જ્યાં હું 3 સ્ટેટ્સ બતાવી રહ્યો છું તેથી Xi થી Xk સુધી આપણે સંક્રમણ કરીએ છીએ જ્યારે ઇનપુટ Xi હોય અને આઉટપુટ Zk હોય Xj થી Xk સુધી હું સંક્રમણ કરું છું જ્યારે ઇનપુટ Xj આઉટપુટ કંઈક છે અને જ્યારે ઇનપુટ Xk અને આઉટપુટ Zk હોય ત્યારે હું સ્ટેટ Xk માં રહું છું હવે હું જે કહું છું તે એ છે કે જ્યારે ઇનપુટ્સ Xi અને Xj હોય ત્યારે સ્ટેટ્સમાં કેટલાક સિગ્નલ સંક્રમણ થઈ રહ્યા હોય પરંતુ જ્યારે ઇનપુટ Xk હોય ત્યારે સ્ટેટ Xk માં રહે છે તેથી અવલોકન એ છે કે જ્યારે હું સ્ટેટ Xk માં હોઉં અને મારું ઇનપુટ Xk હોય ત્યારે હું મારી ઘડિયાળ કેમ રોકી શકતો નથી કારણ કે અહીં કંઈ બદલાતું નથી હું Xk માં છું અને મારું ઇનપુટ Xk છે હું ત્યાં જ રહું છું તેથી હું આ સમયગાળા દરમિયાન ઘડિયાળ બંધ કરી શકું છું તેથી જ્યારે પણ આ FSM માં આના જેવું સેલ્ફ લૂપ હોય છે આપણે ઘડિયાળ રોકી શકીએ છીએ તેથી FSM સ્તરે આપણે આના જેવા કેટલાક નિર્ણયો લઈ શકીએ છીએ જ્યારે આપણે ઘડિયાળને રોકવા માટે ક્લોક ગેટિંગ કરી શકીએ છીએ તેથી સર્કિટ ડાયાગ્રામની દ્રષ્ટિએ તે આના જેવો દેખાઈ શકે છે તો આપણે તે કેવી રીતે કરીએ તેથી આ મારું ઘડિયાળ સક્રિયકરણ તર્ક છે તેથી મારા ફ્લિપ ફ્લોપ માં આ સ્થિતિ છે તેથી આ સ્ટેટ્સ તમે ઇનપુટ્સને ફેડ કરાવી શકો છો અને Xk અને Xk ના સંયોજનના આધારે પ્રાથમિક ઇનપુટ પણ તમે નક્કી કરી શકો છો કે ઘડિયાળને સક્ષમ કરવી કે અક્ષમ કરવી તેથી તમે લેચમાં કંઈક સ્ટોર કરી શકો છો તે લેચ નક્કી કરશે તેથી જો લેચ 1 હોય તો અહીં ઉલટી છે તે 0 હશે ઘડિયાળ અક્ષમ કરવામાં આવશે જો લેચ 0 હશે તો ઘડિયાળ સક્ષમ હશે તેથી આ એક ઉચ્ચ સ્તરનો નિર્ણય છે જે તમે લઈ રહ્યા છો તેથી મર્યાદિત સ્ટેટ મશીનનું વિશ્લેષણ કરીને જ્યારે હું મારું મર્યાદિત સ્ટેટ મશીન ડિઝાઇન કરીશ ત્યારે હું આના જેવું સર્કિટ ઉમેરીશ તેથી હું આ સ્ટેટની તપાસ કરીશ જો આ સ્ટેટ ત્યાં હશે તો હું ઘડિયાળ બંધ કરીશ તેથી આ એક ઉચ્ચ સ્તરીય ડિઝાઇન તકનીક છે જેનો હું ઉપયોગ કરું તો હું એવા કિસ્સાઓમાં કેટલાક બિનજરૂરી સંક્રમણોને રોકીશ જ્યાં સ્ટેટ FSM માં બદલાતું નથી હવે અહીં તમે ડિઝાઇનના વધુ ઉંચા સ્તરને જુઓ ઠીક છે આપણે ઉચ્ચ સ્તરની ડિઝાઇન વર્ણન ભાષાનું કોઈ ઉદાહરણ જોયું નથી પરંતુ હું તમને માત્ર આપું છું તમને વિચાર આપું છું અહીં હું એક સરળ ડીકોડરનું વેરીલોગ વર્ણન બતાવી રહ્યો છું 2 થી 4 ડીકોડર તેથી હું તમને બતાવી રહ્યો છું કે આ ડીકોડર ખરેખર શું કરે છે તેથી 2 વૈકલ્પિક ડિઝાઇન બતાવવામાં આવી છે આ ડીકોડર સર્કિટ છે તેથી હું ધારી રહ્યો છું કે 2 ઇનપુટ્સને a કહેવાય છે અને 4 આઉટપુટ છે જેને હું સેલ કહું છું A ની કિંમતના આધારે તેથી આઉટપુટમાંથી એકને એક તરીકે પસંદ કરવામાં આવશે બાકીના શૂન્ય હશે આ એક ડિઝાઇન છે અને હું વૈકલ્પિક ડિઝાઇન પણ બતાવું છુંઆ પણ એ જ ડીકોડર છે અહીં મારી પાસે મારું ઇનપુટ પણ છે અહીં મારી પસંદગીના આઉટપુટ પણ છે પરંતુ વધુમાં મારી પાસે સક્ષમ નામનું બીજું ઇનપુટ છે તેથી જો સક્ષમ સક્રિય થાય તો જ આઉટપુટ બદલાશે તેથી જો હું તેને અક્ષમ કરું તો આઉટપુટ બદલાશે નહીં તેથી જેનો અર્થ છે કે તમે જુઓ છો કે આઉટપુટ છેલ્લે કેટલાક ગેટ્સમાંથી બહાર કાવામાં આવ્યા છે તેથી કેટલાક ગેટ્સ હશે તેથી આ સક્ષમ કરો આ ઇનપુટ આ અને ગેટના બીજા ઇનપુટને ફેડ કરાવી શકે છે ચાલો આપણે કહીએ તેથી અન્ય ઇનપુટ ડીકોડરની અંદરના તર્કમાંથી આવશે તેથી જો હું આઉટપુટને સક્ષમ કરી રહ્યો નથી તો શું થશે આ ગેટ્સના આઉટપુટમાં કોઈ સિગ્નલ સંક્રમણ થશે નહીં તેથી જ્યારે મને ડીકોડરને સક્ષમ કરવાની જરૂર હોય ત્યારે જ આ સક્ષમ થશે અને સંક્રમણો થશે મૂળ વિચાર આના જેવો છે તેથી ઉચ્ચતમ સ્તર પર પણ જ્યારે તમે વેરીલોગનો ઉપયોગ કરીને ડિઝાઇનનો ઉલ્લેખ કરો છો પ્રથમ વર્ણનમાં હું મોડ્યુલને ઇનપુટ્સ a અને sel સાથે વ્યાખ્યાયિત કરું છું કોઈ સક્ષમ નથી આ એક સક્ષમ વિનાનું ડીકોડર છે બીજી ડિઝાઇનમાં મેં એક સક્ષમ ઇનપુટનો પણ ઉપયોગ કર્યો છે તેથી અહીં હું કહું છું કે જ્યારે પણ તમે કોઈ ફેરફાર કરો છો ત્યારે હું અહીં કહી રહ્યો છું કે જ્યારે પણ સક્ષમ કરો અને બંને ફેરફારો કરો તો આ કરો તેથી આ સક્ષમ પણ એક ઇનપુટ છે જે ઓપરેશનને યોગ્ય રીતે સક્રિય કરે છે તેથી આ ઉદાહરણ વાસ્તવમાં બતાવે છે કે જ્યારે હું ખૂબ ઉંચા સ્તરે કામ કરતો હોઉં ત્યારે પણ હું વેરીલોગ અથવા VHDL કોડ લખી રહ્યો છું ત્યાં હું પોતે થોડો જાગૃત થઈ શકું છું કે હું ક્યાં જઈ રહ્યો છું હું એવી ડિઝાઈન બનાવવાનો પ્રયાસ કરી રહ્યો છું જે ઓછી વીજળીનો વપરાશ કરે તેવી અપેક્ષા છે તેથી મને મારા ડીકોડરમાં આ સક્ષમ ઇનપુટ ઉમેરવા દો તેથી જ્યારે જરૂરી ન હોય ત્યારે હું તેને સક્ષમ કરીશ નહીં જે દેખીતી રીતે ઓછી પાવરનો વપરાશ કરશે આ વિચાર છે અને આ તકનીક અહીં આપણે કહી રહ્યા છીએ કે આપણે રજિસ્ટર ટ્રાન્સફર લેવલ પર પણ કેટલાક પુનક્રમણ કરી શકીએ છીએ આ બરાબર અલ્ગોરિધમિક સ્તર નથીઆ ટ્રાન્સફર સ્તર રજિસ્ટર કરવામાં આવે છે તે શું કહે છે કે સારી રીતે મારી પાસે ઘણા સંકેતો હોઈ શકે છે તેમાંથી કેટલાક સ્થિર સિગ્નલ હોઈ શકે છે તેનો અર્થ છે કે હું જાણું છું કે તે બદલાશે નહીં અથવા કોઈ ખામી રહેશે નહીં પરંતુ સર્કિટમાં અસમાન વિલંબને કારણે હું જાણું છું તેવા કેટલાક સંકેતો હોઈ શકે છે તુલના કરનાર અહીં અવરોધો હોઈ શકે છે ધારો કે હું આ જેવા સરકીટ હોય જ્યાં એક કોમ્પેરેટર આઉટપુટ કેટલાક મલ્ટિપ્લેક્સર પસંદ કરવામાં આવે છે અને પણ કેટલાક અન્ય સ્થિર સંકેત આવી રહ્યું છે તેથી કેટલાક ઇનપુટ્સ છેલ્લે અહીં પસંદ કરી છે તેથી હું શું કરું તે સર્કિટના સુધારેલા સંસ્કરણમાં હું આ ખામીયુક્ત અથવા સ્થિર સંકેતનો ક્રમ બદલીશ કારણ કે શું થશે જો અહીં ખામીયુક્ત સંકેતનો ઉપયોગ કરવામાં આવે છે તો આ અવરોધોને કારણે કેટલીકવાર આ પસંદ કરવામાં આવશે કેટલીકવાર આ પસંદ કરવામાં આવશે જેનો અર્થ છે કે આ ખામી અહીં પ્રચાર કરવામાં આવશે તેથી માત્ર આ રેખા જ પ્રભાવિત નથી આ રેખા પણ પ્રભાવિત થશે પરંતુ અહીં હું આ મલ્ટીપ્લેક્સરને નિયંત્રિત કરવા માટે પહેલા આ સ્થિર સંકેતનો ઉપયોગ કરી રહ્યો છું તેથી ઓછામાં ઓછા આ ભાગ સુધી ખામીની કોઈ અસર નથી ખામી ફક્ત આ ભાગને અસર કરશે પરંતુ અહીં ભૂલ માત્ર આ મલ્ટિપ્લેક્સરને જ નહીં આગામી મલ્ટિપ્લેક્સરને પણ અસર કરી શકે છે તેથી તમે તેને શક્ય હોય ત્યાં ફરીથી ગોઠવી શકો છો છેલ્લું ઉદાહરણ કે જે હું લઉં છું તે મેમરી ડિઝાઇન કરવાના સંદર્ભમાં છે મેમરીને કેવી રીતે વિભાજીત કરવી તમે જુઓ છો કે જ્યારે પણ તમે સામાન્ય રીતે પ્રોસેસર માટે મેમરી સિસ્ટમ ડિઝાઇન કરો છો ત્યારે તમે તેને એક બ્લોક અથવા ચિપ તરીકે ડિઝાઇન કરતા નથી એટલે કે ચિપની અંદર પણ ઘણા બ્લોક્સ છે જે ડિઝાઇન કરવામાં આવ્યા છે તે સમાંતર એક્સેસ કરવામાં આવે છે તેથી તેમાંથી એક પસંદ કરી શકાય છે અન્યને અક્ષમ કરી શકાય છે ત્યાં મેમરી ઇન્ટરલેવિંગ હોઈ શકે છે તેથી ત્યાં ઘણી જુદી જુદી રીતો છે આ તે છે જે સામાન્ય રીતે કરવામાં આવે છે તેથી જો તમે આ સરળ આકૃતિ જુઓ તો આ મેમરી સિસ્ટમનું ઉદાહરણ છે જ્યાં આપણે 32 બીટ ડેટા કહીએ તેથી આ અને ત્યાં 8 બીટ એડ્રેસ બસ છે તેથી આ એક મેમરી સિસ્ટમ છે જેમાં 256 શબ્દો છે અને દરેક શબ્દમાં 32 બિટ ડેટા છે તેથી જે રીતે આપણે તેને ડિઝાઇન કરી રહ્યા છીએ તે છે કે આપણે તેને 2 મેમરી મોડ્યુલોમાં વિભાજીત કરી રહ્યા છીએ તેમાંથી દરેક 128 128 અને 32 બાય 32 તેથી હું શું કરું તેથી આ 8 સરનામાઓ પૈકી ઉચ્ચ ક્રમ 7 સરનામાંઓ જે આપણે આમાંથી એક શબ્દ પસંદ કરવા માટે ઉપયોગ કરી રહ્યા છીએ જો હું આમાંથી કોઈ એક પસંદ કરું તો હું ઉચ્ચ ઓર્ડર બિટ્સનો ઉપયોગ કરું છું અને લો ઓર્ડર બિટ્સનો ઉપયોગ કરું છું તેથી વાસ્તવમાં હું મેમરી ઇન્ટરલીવિંગનો ઉપયોગ કરું છું સરનામું 0 અહીં હશે સરનામું 1 અહીં હશે 2 અહીં હશે 3 અહીં હશે 4 અહીં હશે અને 5 અહીં રહેશે અને તેથી આગળ તેથી જ્યારે ઉચ્ચ હુકમ સરનામાં 0 બધા 0 છે તેથી સરનામું 0 માહિતી અહીં આવતા આવશે સરનામું 1 ડેટાને અહીં આવતા કરવામાં આવશે તેથી ઓછા સરનામા બીટ ઉપયોગ કરીને હું ક્યાં આ કે આ પસંદ કરી શકો છો આ વિચાર છે હવે તમે તેને 2 ભાગોમાં તોડો તો તમે મૂળભૂત દ્રષ્ટિએ ઉર્જાને પણ બચાવી શકો હવે ચાલો આપણે બીજી પ્રકારની વસ્તુ જોઈએ જે રસપ્રદ છે આ હું કહું છું કે એપ્લિકેશન સંચાલિત મેમરી પાર્ટીશન ધારો કે હું એમ્બેડેડ સિસ્ટમ ડિઝાઇન કરી રહ્યો છું તેથી મારી પાસે એક નાનું પ્રોસેસર છે ચાલો આપણે ARM પ્રોસેસર કહીએ જે 64 કિલો બાઇટ મેમરી સાથે ઇન્ટરફેસ થયેલ છે તેથી હું પ્રોગ્રામનું થોડું વિશ્લેષણ કરું છું જે મારી એપ્લિકેશન છે અને હું તેને 64 કે એડ્રેસ સ્પેસમાંથી જોઉં છું તેથી હું વાંચવાની સંખ્યાને પ્લોટ કરું છું હું જોઉં છું કે પ્રથમ 28 કે વાંચવાની કામગીરીની સંખ્યા ઘણી ઓછી છે આગળના 4 કે વાંચવાની દ્રષ્ટિએ ખૂબ ભારે છે પરંતુ છેલ્લા 32 કે વચ્ચે ક્યાંક છે તેથી હું મારા મેમરી બ્લોકને આ 3 ભાગમાં વહેંચી શકું છું પ્રથમ 28 k એક મોડ્યુલમાંબીજા મોડ્યુલમાં આ 4 કે અને ત્રીજા મોડ્યુલમાં આ 30 32 કે તેથી મારો વિચાર એ છે કે હું આ ત્રીજા મોડ્યુલને શક્ય તેટલી ઝડપથી બનાવવાનો પ્રયત્ન કરીશ પ્રથમ મોડ્યુલ જેનો હું પાવર ડાઉન મોડ તરીકે ઉપયોગ કરી શકું છું હું તેને ધીમું કરવા માટે નીચલા પાવર સપ્લાયનો ઉપયોગ કરી શકું છું પરંતુ કારણ કે તે ભાગ્યે જ એક્સેસ થાય છે તેથી તે આપણી માટે બરાબર છે અને ત્રીજું મોડ્યુલ ક્યાંક વચ્ચે હોઈ શકે છે કારણ કે આ 4 k ની સરખામણીમાં તે પ્રમાણમાં વારંવાર એક્સેસ થાય છે તેથી જો તમે 3 મેમરી મોડ્યુલ્સ સાથે સરકીટ હોઈ શકે છે તેથી તેમને દરેક ટ્યુન અર્થ મુજબ તેમાંથી એક ખૂબ જ ઝડપી બની શકે છે તેમાંથી એક ખૂબ જ ધીમી હોઇ શકે છે તેમને એક વચ્ચે હોઇ શકે છે અને ડીકોડર આ 3 મોડ્યુલ્સમાંથી એક પસંદ કરી શકો છો તેથી આ રીતે તમે ખરેખર તમારા કુલ મેમરીમાં તમારી અરજી અને આ પાર્ટીશનોમાં વિવિધ પાવર પ્રોફાઇલ્સ પર આધાર રાખીને અનેક ભાગોમાં વિભાજન બદલાવી શકે છે તેથી ત્યાં ઘણી બધી તકનીકો છે જે તમે જોઈ શકો છો કે લોકો અલ્ગોરિધમ્સના સ્તરે આર્કિટેક્ચરના સ્તરે ગેટ્સના સ્તરે ટ્રાન્ઝિસ્ટર્સના સ્તરે તમામ સંભવિત રીતે પાવર વિસર્જનને નિયંત્રિત કરવા અથવા ઘટાડવા માટે ઉપયોગ કરે છે તેથી લોકો સર્કિટમાં વીજળીના વિસર્જનને ઘટાડવા માટે આજે કોઈ કસર છોડતા નથી તેથી આ સાથે આપણે આ લેક્ચરના અંતમાં આવીએ છીએ આ વાસ્તવમાં શ્રેણીનો છેલ્લો લેક્ચરછે જ્યાં આપણે તકનીકી બાબતોની વાત કરી હતી